આ ભાગમાં આપણે કેટલાક અગત્યના કિસ્સાઓ જોઇશુ જેનો આપણને ખ્યાલ છે જે સર્કિટ ડિઝાઇન માં ઉપયોગી છે અને આ ઓપન અને શોર્ટ સર્કિટ છે હવે જ્યારે હું શોર્ટ સર્કિટ કહું છું ત્યારે મારે કહેવું પડશે કે તે આ બંને n 1 અને n 2 વચ્ચે એક શોર્ટ સર્કિટ છે આને ધ્યાનમાં લેવાની ઘણી રીતો છે તો ચાલો માની લો કે મારી પાસે અહીં નોડ n 1 છે અને મારી પાસે અહીં n 2 છે અને હું કહું છું કે તેમની વચ્ચે એક શોર્ટ સર્કિટ છે આપણે જાણીએ છીએ કે શોર્ટ સર્કિટ આ બેને જોડતા એક આદર્શ વાયર સિવાય કંઈ નથી તેથી આની સાથે વ્યવહાર કરવાની ઘણી રીતો છે તેથી પ્રથમ એક વસ્તુ આપણે આ કરી શકીએ છીએ આને બે અલગ નોડ્સ તરીકે ગણશો નહીં પરંતુ તેમને હંમેશાં શક્ય એવા સિંગલ નોડની જેમ ગણો અમે બે અલગ નોડ્સ પણ ધ્યાનમાં લીધા નથી પરંતુ ઘણી વાર હોઈ શકે છે જો વિશ્લેષણ દરમિયાન અમે બે અલગ નોડ્સ નો વિચાર કર્યો હોત અને તેમની વચ્ચે શોર્ટ સર્કિટ થાય છે તો આ બધા શક્ય છે તેથી અમે શોર્ટ સર્કિટ ની પ્રકૃતિ પર ધ્યાન આપીશું જે ખરેખર તદ્દન નજીવી છે પરંતુ અમે હજી પણ તે જોયું તેથી n 1 અને n 2 વચ્ચેના શોર્ટ સર્કિટ નો અર્થ શું છે તેનો અર્થ એ કે બે નોડ વચ્ચે શૂન્ય વોલ્ટેજ તફાવત છે હવે આ બંને નોડ વચ્ચે શૂન્ય વોલ્ટેજ છે તેથી જો હું સ્પષ્ટપણે IV ની લાક્ષણિકતા દોરુ તો વોલ્ટેજ હંમેશાં શૂન્ય હોય છે અને કોઈપણ પ્ર્વાહ આ શોર્ટ સર્કિટ ને લીધે વાયર માંથી વહી શકે છે તેથી લાક્ષણિકતા આના જેવી લાગે છે મૂળ માંથી પસાર થતી આવી ઉભી રેખા હવે આમાંથી તે સ્પષ્ટ છે કે આને શૂન્યના વોલ્ટેજ સ્ત્રોત તરીકે રજૂ કરી શકાય છે જે શૂન્ય મૂલ્ય ના અવરોધ ની બરાબર છે તેથી આ સ્પષ્ટપણે તમે જાણો છો કે જો R0 હોય તો V IR થી V હંમેશા 0 બરાબર રહેશે તેથી આ બંને નોડ વચ્ચે શોર્ટ સર્કિટ રાખવા માટે આ બધી સમાન સમજો છે તેથી જ મેં આ વસ્તુને પ્રથમ સ્થાને લાવી હવે તે જ રીતે આપણે આ બે નોડ વચ્ચે શૂન્ય ઇન્ડક્ટન્સ તરીકે પણ વિચારી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે V એ L didt છે તેનો અર્થ એ છે કે સમયની સાપેક્ષે વિકલન કરતા કોઈપણ મર્યાદિત મૂલ્ય માટે વોલ્ટેજ હજી પણ 0 રહેશે અને અંતે હું આ સાબિત કરવા માંગુ છું પરંતુ તમે તમારા માટે તે તર્ક કાઢી શકો છો જે કેપેસિટીન્સ રાખવા સમાન છે જે અનંત છે તેથી કેપેસિટીન્સ અનંત છે તે પછી જે બે નોડ કેપેસિટીન્સ સાથે જોડાયેલ છે તે સમાન મૂલ્ય ધરાવવાની મર્યાદા હશે જેથી બે નોડ સમાન વોલ્ટેજ પર હશે તેથી સમાન ખ્યાલ એ એક ઓપન સર્કિટ છે તેથીઓપન સર્કિટનો ખરેખર અર્થ એ છે કે આ બંને નોડ વચ્ચે કોઈ જોડાણ નથી અને ઓપન સર્કિટ્સ એટલે બીજા શબ્દોમાં આ બે નોડ વચ્ચે કોઈ પ્રવાહ વહેતો નથી પ્ર્વાહ એ 0 બરાબર છે તેથી આનો અર્થ શું છે તમે સમાન રીતે શૂન્ય પ્ર્વાહ સ્રોત સાથે રજૂ થઈ શકો છો કારણ કે જો પ્ર્વાહ શૂન્ય હોય અને હું તેની IV લાક્ષણિકતાઓ દોરીશ તો મારી પાસે મૂળની નજીકથી પસાર થતી આડી રેખા હશે જે I 0 ની બરાબર છે તેથી તે શૂન્ય મૂલ્ય ધરાવતું પ્ર્વાહ સ્રોત છે જે અનંત મૂલ્યવાન અવરોધ અથવા શૂન્ય મૂલ્યવાન પ્ર્વાહ ને સમાન છે અને ફરીથી હું આ સાબિત કરવા માંગુ છું પરંતુ તમે ખૂબ જ સરળતાથી તમારા માટે તે બહાર કાઢી શકો છો કે આ એક શૂન્ય મૂલ્યની કેપેસિટીન્સ અથવા અનંત મોટા ઇન્ડક્ટન્સ બરાબર છે જેથી તે એક ઓપન સર્કિટ છે તેથી કેટલીકવાર ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ વિશે આ આત્યંતિક મૂલ્યોવાળા એલિમેન્ટો તરીકે વિચારવું ઉપયોગી છે